આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે હવે આપણે રીસીવિંગ એન્ટેનાની ખૂબ જ મહત્વપૂર્ણ મિલકત જોશું જેના દ્વારા ફરીથી આપણે ઘણી બાબતો શોધી શકીએ છીએ ખાસ કરીને એન્ટેના કેટલી શક્તિ પ્રાપ્ત કરે છે તે મદદ કરશે જો આપણે આ પરિમાણ શોધી શકીએ તેને એન્ટેનાનું અસરકારક છિદ્ર કહેવામાં આવે છે ખરેખર દરેક એન્ટેનામાં અસરકારક છિદ્ર હોય છે પરંતુ તમે જુઓ છો કે જ્યારે આપણે વાયર એન્ટેનાની વાત કરીએ છીએ ત્યારે અમે કહીએ છીએ કે ખરેખર તેની લંબાઈ છે તેથી તેની કોઈ પહોળાઈ નથી તેથી તે ક્ષેત્ર શૂન્ય છે પરંતુ કૃપા કરીને યાદ રાખો કે તે ભૌતિક ક્ષેત્ર કદાચ શૂન્ય છે અથવા ખૂબ નાનો છે કારણ કે તેની પહોળાઈ ઓછી છે પરંતુ એન્ટેના બનવા માટે તેની ઉંચી અસરકારક જગ્યા હોવી જોઈએ તે અસરકારક ક્ષેત્ર ખરેખર ઇલેક્ટ્રિકલ છે ખ્યાલ તે કોઈ શારીરિક ક્ષેત્રની વસ્તુ નથી તેથી અસરકારક ક્ષેત્ર જો તે ઊંચું ન હોય તો તે એક પણ એન્ટેના નથી અને તે ત્યાંથી લેતી શક્તિ ખરેખર લઈ શકશે નહીં કોઈપણ એન્ટેના કામ ધારો કે અહીં ઘણી બધી તરંગો ચાલે છે પાવર ખેંચાય છે કે જો તેની પાસે કોઈ અસરકારક વિસ્તાર ન હોય તો તે કરી શકશે નહીં હવે અન્ય છિદ્ર એન્ટેના માટે આ અસરકારક છિદ્રની કલ્પના કરવી મુશ્કેલ નથી કારણ કે તમે જોશો કે તે મોટા અને મોટા છે જો હું છિદ્ર બનાવું છું તો છિદ્ર વધુ શક્તિ લેશે અને દેખીતી રીતે બધી શક્તિઓ જે હું લઈ શકતો નથી તે પછી સમગ્ર છિદ્ર ઉપર સમાન પ્રકાશ મારી જરૂર છે તેથી રોશનીમાં એકરૂપતા ન હોવાને કારણે એન્ટેનાની અસરકારક છિદ્ર હંમેશા શારીરિક કરતા ઓછી હોય છે તેથી આપણે ફીલ્ડ થિયરીના નોલેજમાંથી એ જાણવું પડશે કે અસરકારક છિદ્ર કેટલું છે એક કરતા કેટલું ઓછું છે પરંતુ તેથી હવે આપણે એકીકૃત કરી શકીએ કે તે વાયર ટાઇપ એન્ટેના છે અથવા છિદ્ર પ્રકાર એન્ટેના અથવા તે કંઈપણનું મિશ્રણ છે તેથી તેમાં હંમેશાં એક છિદ્ર હોય છે તેથી અને તે આપણે ધ્યાનમાં લીધેલ છિદ્રની વિભાવના શું છેતે ક્ષેત્ર છે કારણ કે ક્ષેત્રની સિદ્ધાંતમાં આપણે જાણીએ છીએ તે કોઈ પણ સ્થાન છેવટે જો મને ખબર હોય કે એન્ટેના કાં તો ફેલાય છે અથવા પ્રાપ્ત થાય છે તેથી આ ક્ષણે આપણે જેને જોઈએ છીએ તે કિરણોત્સર્ગ શું છે શક્તિ ઘનતા કે જે આપણે હંમેશા શોધી શકીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વીજળી અને ચુંબકીય ક્ષેત્ર શું છે જે આપણે હંમેશાં એક તબક્કે પાવર ઘનતામાંથી મેળવી શકીએ છીએ હવે મુદ્દો એ છે કે એન્ટેના જે કંઇક શક્તિ લે છે તે કંઈ નથી પરંતુ તે શક્તિ ઘનતા અસરકારક ક્ષેત્ર દ્વારા ગુણાકાર કરે છે તેથી હું કહી શકું છું કે મારે એન્ટેના છે અને કેટલાક ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ ઇન્સીડેંટ તરંગ આવી રહી છે તેથી આ સમયે મારી પાસે થોડી શક્તિ ઘનતા છે હવે આ શક્તિ ઘનતા તે એકમ ચોરસ દીઠ વોટ છે હવે તે એન્ટેનાના અસરકારક ક્ષેત્ર દ્વારા ગુણાકાર થયો જે મને એન્ટેના દ્વારા પ્રાપ્ત થયેલ એન્ટેના દ્વારા પ્રાપ્ત અથવા કાઢેલી કુલ શક્તિ આપવી જોઈએ તેથી હું એમ કહી શકું છું કે જો શક્તિની ઘનતા આપણી પાસે સામાન્ય રીતે આ અભિવ્યક્તિ Wi પ્રતીક હોય તો અસરકારક ક્ષેત્ર Ae તેથી આ હું સંપૂર્ણ શક્તિ કહી શકું છું તેથી અસરકારક ક્ષેત્ર માટેનું આ સૂત્ર છે તેથી અસરકારક ક્ષેત્ર જે સામાન્ય રીતે તે એકમ હશે તે ચોરસ મીટર છે આ મીટર ચોરસ દીઠ વોટ છે અને આ વોટ છે તેથી એન્ટેના દ્વારા પ્રાપ્ત થયેલી કુલ શક્તિ અથવા તમે કહી શકો છો કે હું એન્ટેના દ્વારા પ્રાપ્ત કુલ શક્તિને કેવી રીતે માપી શકું છું તમે કહી શકો છો કે એન્ટેના દ્વારા પ્રાપ્ત થયેલી કુલ શક્તિ અને લોડને પહોંચાડવામાં અથવા લોડ દ્વારા પ્રાપ્ત કુલ શક્તિ કારણ કે આખરે એન્ટેના લોડ સાથે જોડાયેલ હશે તેથી જે પણ કુલ શક્તિ પ્રાપ્ત થઈ છે કારણ કે હું એન્ટેના દ્વારા પ્રાપ્ત પાવર શું છે તે માપી શકતો નથી જેને આપણે એક ભારમાં માપી શકીએ તેથી વધુ સારી રીતે અમે તે વસ્તુને સુધારી શકીએ જે લોડ દ્વારા પ્રાપ્ત થયેલ કુલ શક્તિ અથવા લોડને વિતરિત કરવામાં આવી છે તો હવે ચાલો જોઈએ કે એન્ટેના માટે તેને કેવી રીતે શોધવું તેથી હું હવે લખી શકું છું કે અસરકારક ક્ષેત્ર Ae એ PT છે અથવા હું ત્યાં સુસંગત નામકરણ સાથે થોડી મૂંઝવણ હોઈશ તેથી ચાલો આપણે તેને PT બનાવીએ તેથી Ae એ PT બાય Wi બરાબર અડધો છે PT અડધો IT IT જે IT મોડ સ્ક્વેર છે આ IT ઇનપુટ અવરોધના કિસ્સામાં જોવા મળે છે કે રીસીવિંગ મોડમાં આ થેવેનિનની સમકક્ષ સર્કિટમાં છે આ કરંટ છે જે વહે છે અને RT તે ત્યાં છે આ થેવેનિનનું સર્કિટ છે તેથી RT અને XT તેથી ભારમાંથી આપણે કેટલી શક્તિ ગણતરી કરી શકીશું અડધો IT મોડ સ્ક્વેર ગુણ્યા RT તે જ હું લખી રહ્યો છું તેથી આ આપણે પહેલાથી જ જોયું છે તો પછી હવે મારે ત્યાં આ બધા અભિવ્યક્તિઓ છે તેથી શું હું સીધી રીતે અડધો IT સ્ક્વેર લખી શકું છું તેથી Ae એ VT સ્ક્વેર બાય 2 RT બાય RA ફરીથી કન્જુગેટ મેચિંગ માં છે જ્યારે આપણે કહીશું કે કંજુગેટ મેચિંગ હેઠળ આપણે ભારને મહત્તમ શક્તિ પ્રાપ્ત કરી રહ્યા છીએ તેથી આ Ae અસરકારક વિસ્તાર દેખીતી રીતે મહત્તમ શક્તિ ત્યાં પહોંચાડવામાં આવશે તેથી અમે તે સમયે Ae ને Ae max તરીકે કહી શકીએ છીએ તેથી અસરકારક છિદ્ર મહત્તમ બનશે તેથી તમે જુઓ છો કે તે વિદ્યુત ખ્યાલ છે કે જોડાણ હેઠળ મેચાયેલી Ae વેલ્યુ બદલાતી રહે છે કંજુગેટ મેચિંગ અંતર્ગત તેની કિંમત મહત્તમમાં બદલાઈ જાય છે તેથી એન્ટેનાની એ એ કોઈ ઠીક વસ્તુ નથી પરંતુ જો તમને બાહ્ય અથવા જનરેટર અવરોધ અથવા લોડ અવરોધ વગેરે સાથે મેળ ખાતી હોય તો તે બદલાય છે અને તેથી તેનું મૂલ્ય હશે જો તમે તેને કન્જ્યુગેટ મેચિંગ મૂકશો એટલે કે કન્જ્યુગેટ મેચિંગની સ્થિતિ શું છે ચાલો હું લખી દઉં કે RA પ્લસ RL એ RT અને XA એ માઈનસ XT ની બરાબર હશે તેથી તો પછી આ વસ્તુ VT સ્ક્વેર બાય 8 Wi પછી RA પ્લસ RL બને છે તેથી જો ત્યાં કોઈ ધ્રુવીકરણ મેળ ખાતું નથી તો પછીથી એક વિચાર પ્રયોગ દ્વારા બતાવવામાં આવશે કે આ ખરેખર Ae મહત્તમ મૂલ્ય આ લેમ્બડા નોટ સ્ક્વેર બાય 4 પાઈ ગુણ્યા G છે જે સાબિત થશે પરંતુ તમે અહીં લખો છો કે આ મહત્તમ મૂલ્ય છે તેથી તમે જોયું કે જો તમે ઓપરેટિંગ આવર્તનને જાણો છો તો તમે લેમ્બડા નોટ જાણો છો અને પછી ખરેખર કોઈપણ એન્ટેનાનો આ અસરકારક મહત્તમ અસરકારક ક્ષેત્ર G જે એન્ટેનાના અન્ય માપી શકાય તેવા જથ્થાથી સંબંધિત છે G શું છે G એ G થેટાનું મહત્તમ મૂલ્ય છે જેનો અર્થ એન્ટેનાનો ગેઇન છે હવે ગેઇન જો એન્ટેના આપણે હંમેશાં ટ્રાન્સમિટ કરતી વસ્તુ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી તમે જુઓ છો કે આ એન્ટેના પ્રાપ્ત કરતી લાક્ષણિકતા અને ટ્રાન્સમિટિંગ લાક્ષણિકતા વચ્ચેનું જોડાણ છે તેથી ટ્રાન્સમિટિંગ લાક્ષણિકતા G છે અમે Gને કેવી રીતે માપવું તે જાણીએ છીએ તમને પાવર પેટર્ન મળે છે તમે શોધી કાઢો છો કે વિવિધ તબક્કે પાવર ડિસ્ટ્રિબ્યુશન શું છે અને તેમાંથી તમે શોધી શકો છો કે મહત્તમ G શું છે તેથી હવે તમે શોધી શકશો કે જો આપણે એ જ એન્ટેનાનો ઉપયોગ એન્ટેના પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ તો શું સંબંધ છે તે અસરકારક વિસ્તાર શું છે તેથી તે જ એન્ટેના જે તમે તેની સાથે લાક્ષણિકતા લીધી છે તે અવકાશી ગેઇન છે હવે તમે જાણો છો કે જો હું તેનો ઉપયોગ એન્ટેના પ્રાપ્ત કરવા તરીકે કરું છું તો તે કેટલી શક્તિ શોધી શકશે તેથી મેં પહેલેથી જ કહ્યું છે કે આ અસરકારક ક્ષેત્ર તે શારીરિક ક્ષેત્રનો થોડો ભાગ છે અથવા જેનો અર્થ છિદ્ર એન્ટેના છે છિદ્ર એન્ટેના અસરકારક વિસ્તાર Ae અમે એન્ટેનાના ભૌતિક ક્ષેત્રના કેટલાક અંશને કહી શકીએ છીએ હંમેશા તે ભૌતિક ક્ષેત્ર કરતા ઓછું હોય છે અને આ વસ્તુ આપણે એ પણ જોઇ છે કે ખરેખર એન્ટેનાનું વિદ્યુત અંતર તે વિસ્તાર છે તે નક્કી કરે છે વાયર એન્ટેનાના કિસ્સામાં તે જ છે જેમ મેં પહેલેથી જ કહ્યું છે કે તે શારીરિક ક્ષેત્ર છે તેના કરતા ખૂબ વધારે છે તેથી છિદ્ર એન્ટેનાના કિસ્સામાં કેસ વિરોધી છે તમે વાયર એન્ટેનાના કિસ્સામાં શારીરિક ક્ષેત્ર કરતાં અસરકારક શારીરિક ક્ષેત્ર ઓછો છે અસરકારક ક્ષેત્ર શારીરિક વિસ્તાર કરતા ઘણો વધારે છે અન્યથા તેનો ઉપયોગ વસ્તુ તરીકે કરી શકાતો નથી હવે આપણે તે બિંદુને સાબિત કરવા જઇએ કે આ એક વિવિધ સમયનો મહત્વપૂર્ણ સંબંધ છે આપણે આનો ઉપયોગ મોટાભાગના સંદેશાવ્યવહાર રડાર વગેરેના મોડેલોમાં કરીશું આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ સાબિત કરવા માટે આપણે એક વસ્તુ શોધવાની જરૂર છે આ અસરકારક તે ખ્યાલ છે જે આપણે ખરેખર રજૂ કર્યું છે જ્યારે આપણે પ્રવચનોની શરૂઆતમાં કરંટ એલિમેન્ટ રજૂ કર્યું છે અમને કરંટ એલિમેન્ટના કેટલાક પરિમાણો એન્ટેના પરિમાણો મળ્યાં છે પરંતુ અમને તેનું અસરકારક ક્ષેત્ર મળ્યું નથી તેથી ચાલો આપણે શોધી કાઢીએ કારણ કે કરંટ એલિમેન્ટનો અસરકારક ક્ષેત્ર ખૂબ જ ઉપયોગી જથ્થો છે કારણ કે તે સમયે તમે જોયું છે કે તે ખૂબ સારો રેડિયેટર નથી જેનો અર્થ છે અમે કહ્યું કે તેની કિરણોત્સર્ગ કાર્યક્ષમતા ખૂબ ઊચી નથી કે અમે સમયનીગણતરી કરી પરંતુ અન્યથા કરંટ એલિમેન્ટની દિગ્દર્શક લાક્ષણિકતા ખૂબ સારી છે જે અમને મળી નથી કારણ કે આપણે ન તો કોઈ કરંટ મેળવી છે કે ન તો કરંટ તત્ત્વનો અસરકારક ક્ષેત્ર શોધી શક્યો છે મૂળભૂત કારણ તે સમય છે જ્યારે આપણે આ ખ્યાલ રજૂ કર્યો નથી તો ચાલો આપણે હવે તે કરીએ તેથી માનો કે મારી પાસે હાલનું એલિમેન્ટ છે અને ત્યાં કોઈ ઇન્સીડેંટ તરંગ આવી રહી છે અને અમે ધારીએ છીએ કે આ ઇન્સીડેંટ તરંગ આ કરંટ એલિમેન્ટ z નિર્દેશિત છે અને ઇન્સીડેંટ તરંગ પણ z દિગ્દર્શિત છે તેથી કરંટ એલિમેન્ટ વચ્ચે કોઈ ધ્રુવીકરણ મેળ ખાતું નથી અને ઇન્સીડેંટ તરંગ પણ આપણે માની લઈએ છીએ કે તે એક લોસલેસ કરંટ એલિમેન્ટ છે જેનો અર્થ છે કે તેનો RL શૂન્ય છે તેથી તે આપણા સંબંધથી Ae max શું હશે કારણ કે અમને છેલ્લે આ સંબંધ મળ્યું છે કે Ae મેક્સ એ VT સ્ક્વેર બાય 8 Wi RA પ્લસ RL છે તેથી અહીં જો હું મૂકું તો તે VT સ્ક્વેર બાય 8 Wi Ra થશે કારણ કે હું RL લઈ રહ્યો છું તે શૂન્ય બરાબર છે હવે કરંટ એલિમેન્ટ માટે VT શું છે તમે જુઓ છો કે મારી પાસે ઇલેક્ટ્રિક ફીલ્ડ છે એટલે કે E અને હું જાણું છું કે આ અંતર એટલું જ છે શું હું કહી શકું છું કે VT એ E ગુણ્યા dl છે અને Wi શું છે હવે અમે અહીં ધારી રહ્યા છીએ કે આ ઇન્સીડેંટ તરંગ એવા સ્ત્રોતથી આવી રહી છે જે દૂરના ક્ષેત્રમાં છે તેથી ખરેખર તે પ્લેન તરંગ આવી રહ્યું છે તેથી પ્લેન તરંગ માટે Wi શું છે આપણે પ્લેન તરંગ માટે જાણીએ છીએ આ પાવર ઘનતા આ બિંદુએ એન્ટેના પર આ બિંદુએ જ્યાં હું કબજે કરું છું શક્તિની ઘનતા શું છે શું હું લખી શકું છું કે તે E સ્ક્વેર બાય 2 Z0 જ્યાં Z0 પહેલા આપણે તેને એટા નોટ કરટા E સ્ક્વેર બાય 2 એટા નોટ કહીશું જ્યાં તે એટા નોટ ખાલી જગ્યાનો આંતરિક અવરોધ છે તે 377 ઓહ્મ છે ચાલો આપણે તેને હવે મૂકીએ તે E dl સ્ક્વેર બાય 8 E સ્ક્વેર બાય 2 એટા નોટ છે અને આ વેલ્યુ આપણે કરંટ એલિમેન્ટ માટે શોધી કાઢી છે Ra શું છે જો તમે તમારી નોંધો જોશો તો તે 80 પાઈ સ્ક્વેર dl સ્ક્વેર બાય લેમ્બડા નોટ સ્ક્વેર છે તેથી જો તમે સરળ બનાવશો તો આ 3 લેમ્બડા સ્ક્વેર બાય ૮ પાઈ એ 0 119 લેમ્બડા નોટ સ્ક્વેર બને છે તો કિંમત ફક્ત માન્ય છે જેનો અર્થ છે કે આપણને આ મળ્યું છે તેથી ચાલો હું ફરીથી કરંટ એલિમેન્ટની Ae max સુધારું છું આ 0 119 લેમ્બડા નોટ સ્ક્વેર છે તેથી આ એક લોસલેસ કરંટ એલિમેન્ટ માટે છે અને દેખીતી રીતે કરંટ પ્રકારના એલિમેન્ટના આ પ્રકારનું નુકસાન એકદમ ઓછું છે પરંતુ જો તે નુકસાન મોટું છે તેનો અર્થ એ કે જો ખરેખર કરંટ એલિમેન્ટ માટે રેડિયેશન રેઝિસ્ટન્સ માટે આ 80 પાઇ સ્ક્વેર dl સ્ક્વેર બાય લેમ્બડા નોટ પણ ખૂબ ઊંચો છે તેથી જો આપણે તેનો અર્થ એમ લઈએ તો ત્યાં નુકસાન છે અને આપણે કહી શકીએ કે RA એ RL ની બરાબર છે તે કિસ્સામાં કુલ RT તે 2 RA હશે અને તેથી તે સમયે Ae max મૂલ્ય આના અડધા થઈ જશે તેથી હાનિકારક એન્ટેના હાનિકારક કરંટ એલિમેન્ટ માટે Ae max પણ ઓછું હશે હવે ચાલો આપણે ખરેખર કેટલાક લાક્ષણિક મૂલ્યો રાખીએ ધારો કે આપણે પછી જોશું કે દ્વિધ્રુવી તે કરંટ એલિમેન્ટ તરીકે ગણી શકાય જ્યારે ડિપોલ કરંટ એલિમેન્ટ તરીકે ગણી શકાય જો તે ઓપરેશનની આવર્તન દ્વારા લંબાઈ હોય તો તે 1 બાય 50 ઓછી હોય છે તેથી જો મારી પાસે ડાયપોલની લંબાઈ લેમ્બડા નોટ બાય 50 છે તો તેની Ae max હું લોસલેસ ધારી રહ્યો છું તેથી Ae max 0 199 લેમ્બડા નોટ સ્ક્વેર છે હવે Ae max બરાબર l ગુણ્યા અસરકારક પહોળાઈ we છે જે 0 199 લેમ્બડા નોટ સ્ક્વેર છે હવે લંબાઈ મેં લેમ્બડા નોટ બાય 50 ગુણ્યા we એ 0 199 લેમ્બડા નોટ સ્ક્વેર છે તેથી જો તમે તે કરો છો તો અસરકારક પહોળાઈનું મૂલ્ય શું છે 5 95 લેમ્બડા નોટ સ્ક્વેર છે તેથી શારીરિક સામાન્ય રીતે ડાયપોલ્સ જ્યારે આપણે ડિઝાઇન કરીએ છીએ ત્યારે આપણે જોશું કે ડાયપોલ્સ શારીરિક પરિમાણ શારીરિક પહોળાઈ એ ડાયપોલ પરિમાણ સામાન્ય રીતે પછી ડાયપોલનું ભૌતિક વ્યાસ લેમ્બડા બાય 300 હોય છે તેથી તે we બને છે અને આ ખરેખર 1785 d છે તેથી આ વસ્તુ ખરેખર અસરકારક પહોળાઈ છે અથવા ડાયપોલ અથવા કરંટ એલિમેન્ટની વિદ્યુત પહોળાઈ છે જો તે લગભગ 1500 ગણી હોય તો તે ભૌતિક તરંગ છે અને તમને અસરકારક ક્ષેત્ર આપે છે કેમ કે મેં કહ્યું છે કે કરંટ વાયર પ્રકારના એન્ટેના માટે કરતાં અસરકારક ક્ષેત્ર ખૂબ નાનો છે તે ભૌતિક ક્ષેત્ર છે મૂળભૂત રીતે પહોળાઈ મેળવવા દેવી નહીં તો તેનો ઉપયોગ કરી શકાતો નથી હવે આપણે બીજી યુક્તિ કરીએ કે જો તમે ખરેખર માનો છો તો અમે ફક્ત આ સૂત્રને સાબિત કરીશું પરંતુ જો તમે આ માનતા હો તો મને કરંટ એલિમેન્ટ માટે Ae max મળી ચૂક્યું છે તેથી કરંટ એલિમેન્ટ ના ગેઇન નું મૂલ્ય શું છે તે પણ અમને સામાન્ય રીતે મળ્યું નથી અને મળ્યું છે અને મને લાગે છે કે તે આપવામાં આવશે જે કરંટ એલિમેન્ટનો લાભ મેળવે છે કરંટ એલિમેન્ટનો લાભ મેળવે છે તેથીG અહીંથી G શોધો તેથી Gનું મૂલ્ય શું હશે Ae max કરંટ એલિમેન્ટ માટે છે 0 119 લેમ્બડા નોટ સ્ક્વેર ગુણ્યા 4 પાઈ બાય લેમ્બડા નોટ સ્ક્વેર છે તેથી લેમ્બડા નોટ સ્ક્વેર 4 પાઇ ને રદ કરશે જે ૧૨ ગુણ્યા 0 12 0 12 ગુણ્યા 12 થશે તેથી તે 1 44 ની વાસ્તવિક કિંમત છે જો તમે કરો તો તે 1 5 હશે તેથી આશરે કોઈ વસ્તુનો ગેઇન 1 5 છે જેની તુલના આઇસોટ્રોપિક એન્ટેનાને મહત્તમ દિશા સાથે કરવામાં આવે છે જ્યારે કરંટ એલિમેન્ટ આપણે જોયું છે કરંટ એલિમેન્ટની કિરણોત્સર્ગની મહત્તમ દિશા ક્યાં છે કરંટ એલિમેન્ટની કિરણોત્સર્ગ પેટર્ન એવી છે જે આમાં છે દિશામાં તેમાં મહત્તમ રેડિયેશન છે તેથી આઇસોટ્રોપિક એન્ટેનાની તુલનામાં તે આ દિશામાં 1 5 ગણા શક્તિ બનાવે છે અને તે વ્યવહારુ એન્ટેના ખરાબ નથી જેમ કે ડાયપોલ રેસોનન્ટ ડાયપોલ અડધા તરંગ ડાયપોલ નો ગેઇન 1 67 છે તેથી આપણે કહી શકીએ કે કરંટ એલિમેન્ટ અગાઉ આપણે ચર્ચા કરી છે જ્યારે અમે એવી વસ્તુ રજૂ કરી કે કરંટ એલિમેન્ટ હોપલેસ રેડિયેટર છે કારણ કે તે કિરણોત્સર્ગ પ્રતિકાર ખૂબ જ ઓછું છે પરંતુ તેમાં ખૂબ સારી લાક્ષણિકતા છે તેમાં ખૂબ સારી દિશા નિર્દેશિક લાક્ષણિકતા છે તેથી તેથી જ અમે કરંટ એલિમેન્ટનો અભ્યાસ કર્યો છે તે ઘણી અન્ય બાબતો માટે અભ્યાસ કર્યો છે જે સમયે અમે કહ્યું હતું કે તે જ છે અન્ય જટિલ એન્ટેના માટે શું થાય છે તે વિશે ખૂબ જ સારું ચિત્ર બધા જટિલ એન્ટેના માટે આપણે કરંટ એલિમેન્ટમાંથી લેવામાં આવેલી કેટલીક સામાન્ય વસ્તુઓ છે પરંતુ તે ખૂબ જ સારો રેડીએટર પણ છે કારણ કે તે માળખું હોવાને કારણે ભૂમિતિ છે અને તે અહીં સાબિત થયું છે તેથી આ મૂલ્ય વાસ્તવિક છે હું હવે પછીનામાં વાપરીશ તેથી હવે હું શોધી કાઢીશ હું તમને આ સૂત્ર સાબિત કરવા માટે એક વિચાર પ્રયોગ કરીશ જેનો અર્થ છે કે આપણે આ સૂત્રને સાબિત કરવું પડશે કારણ કે આ મેં સાબિત કર્યું નથી Ae max એટલે કે ટ્રાન્સમિટિંગ ગેઇન અને અસરકારક અર્પર વચ્ચેનો સંબંધ શું છે જેથી હવે હું સાબિત કરીશ તેથી તે માટે બે એન્ટેના ધ્યાનમાં લો જેને અંતર R દ્વારા અલગ પાડવામાં આવે છે તેથી આ એન્ટેના આ એક એન્ટેના છે જે અંતરે R થી અલગ થાય છે ત્યાં એકબીજાના દૂરના ક્ષેત્રમાં અને ચાલો કહીએ કે આ એક ટ્રાન્સમિટ કરનાર એન્ટેના છે આ રીસીવિંગ એન્ટેના છે તેથી આ જે પણ ટ્રાન્સમિટ કરે છે તે પ્રાપ્ત થાય છે તે કેટલું ટ્રાન્સમિટ કરે છે તે આપણે કહીએ કે તે શક્તિનો જથ્થો Pt ટ્રાન્સમિટ કરી રહ્યો છે તો તે દિશા Dgt છે અથવા હું આ દિશામાં મહત્તમ ડાયરેક્ટિવિટી અથવા નિર્દેશન કહી શકું આ દિશા જો V હોય તો તે Dgt છે તમે T સબ્સ્ક્રિપ્ટ જોશો કે હું ઉપયોગ કરી રહ્યો છું કારણ કે તે ટ્રાન્સમીટર છે અને તે ક્ષેત્ર અસરકારક ક્ષેત્ર Ae છે અથવા હું આ Atm માટે મહત્તમ અસરકારક ક્ષેત્ર લખી શકું છું અને આ એન્ટેના માટે સંબંધિત વસ્તુઓ Arm અને Dgr છે તેથી તેનો અર્થ એ કે મૂળભૂત રીતે આ Pt પાછળથી આવે છે ખરેખર એન્ટેના Atm છે અને Dgt એ Arm Dgr માટે છે કારણ કે આ રીસીવિંગ એન્ટેના છે આ એન્ટેના ટ્રાન્સમિટ કરે છે હવે આ સમયે પાવર ડેન્સિટી શું છે જો આ એન્ટેના પાવર Pt ના ટ્રાન્સમીટર સાથે જોડાયેલ છે તો હું કહી શકું છું કે Wt અહીં તે Pt બાય 4 pi R સ્ક્વેર હશે કારણ કે આ એક ફાર ફિલ્ડની સ્ફેરીકલ તરંગ ગુણ્યા Dgt છે અમે માની રહ્યા છીએ કે ગેઇન નહીં કરીએ આપણે ડાયરેક્ટિવિટી કહીએ છીએ જેનો અર્થ છે લોસલેસ એન્ટેના Pt અને કાર્યક્ષમતા એક છે હવે તેથી આ એન્ટેના કેટલો પાવર એકત્રિત કરશે તે Pr એ Wt ગુણ્યા Ar ની સમાન છે તેથી તે હશે કે હું m લખી રહ્યો નથી કારણ કે m એ મહત્તમ છે હું અગાઉ લખું છું તો તે Pt Dgt Ar બાય 4 pi R સ્ક્વેર છે અહીંથી હું Dgt Ar એ Pr બાય Pt 4 પાઈ R સ્ક્વેર ની બરાબર લખી શકું હવે હું રિપ્રોસિટી પ્રમેય તરીકે ઓળખાતી એક પ્રમેયની વિનંતી કરું છું તેથી હું કહું છું કે જો એન્ટેના બે હવે ટ્રાન્સમીટર તરીકે ઉપયોગમાં લેવાય છે તો આ એન્ટેના આ રીસીવર તરીકે છે અને મધ્યવર્તી માધ્યમ રેખીય નિષ્ક્રિય એનિસોટ્રોપી છે જેનો અર્થ જેને સરળ માધ્યમ કહેવામાં આવે છે તો પછી હું લખી શકું છું કે તમે આ વસ્તુ કરો છો હવે આ Pt ટ્રાન્સમિટ કરી રહ્યું છે આ છે પ્રસારણ જે Pr રીસીવ થાય છે તેથી જો આપણે ફરીથી લખીશું તો આપણે સાબિત કરી શકીએ કે Dgr At એ Pr બાય Pt 4 pi R સ્ક્વેરની બરાબર હશે તેથી આમાંથી આપણે કહી શકીએ કે Dgt Ar એ Dgr At ની બરાબર છે તેથી હું લખીશ કે Dgt Ar એ Dgr At ની બરાબર છે અથવા Dgt બાય At એ Dgr બાય Ar ની બરાબર છે આ સંબંધ કહે છે કે એન્ટેનાની વધતી ડિરેક્ટિવિટી સમાન પ્રમાણમાં તેના અસરકારક છિદ્રમાં વધારો કરે છે તેથી જો Atm અને Arm અનુક્રમે એન્ટેના 1 અને 2 નો મહત્તમ અસરકારક છિદ્ર છે તો પછી આપણે Dt બાય Atm એ Dr બાય Arm લખી શકીએ જ્યાં Dt અને Dr એ નિર્દેશોના મહત્તમ મૂલ્યો છે હવે તમે જુઓ છો કે આ સંબંધ બધા એન્ટેના માટે માન્ય છે માનવામાં આવે છે કે પ્રથમ એક એસોટ્રોપિક એન્ટેના છે જો તે આઇસોટ્રોપિક એન્ટેના છે તો તેની મહત્તમ દિશા નિર્દેશન 1 છે તેથી આપણે Atm ને Arm બાય Dr બરાબર એ જ રીતે લખી શકીએ તો આઇસોટ્રોપિક એન્ટેનાનું મહત્તમ અસરકારક ક્ષેત્ર કેટલું છે તે મહત્તમ અસરકારક ક્ષેત્રના ગુણોત્તરની બરાબર છે કોઈપણ અન્ય એન્ટેનાની મહત્તમ નિર્દેશન છે હું આઇસોટ્રોપિક એન્ટેનાના મહત્તમ અસરકારક ક્ષેત્રને પુનરાવર્તિત કરું છું જે કોઈપણ અન્ય એન્ટેનાના મહત્તમ નિર્દેશનના મહત્તમ અસરકારક ક્ષેત્રના ગુણોત્તરની સમાન છે ચાલો હું પસંદ કરું છું કે કોઈપણ અન્ય એન્ટેના કરંટ એલિમેન્ટ છે કારણ કે હું કરંટ એલિમેન્ટ માટે આ બે મૂલ્ય જાણું છું તેથી તેને મૂકો જેથી કરંટ એલિમેન્ટનું મહત્તમ અસરકારક ક્ષેત્ર કેટલું છે તે 0 199 લેમ્બડા નોટ સ્ક્વેર અને Dr છું છે જે 1 5 છે તેથી શોધો કે આ કંઈ નથી પરંતુ તેથી આ મૂલ્ય કેટલું લેમ્બડા નોટ સ્ક્વેર બાય 4 પાઈ છે તેથી આપણે કહી શકીએ કે લેમ્બડા નોટ સ્ક્વેર બાય ૪ પાઈ એ Arm બાય Dr જેટલું છે અહીંથી આપણે કહી શકીએ કે Ae max એ એન્ટેના માટે છે કારણકે r સબસ્ક્રીપ્ટ માં મૂકી રહ્યો છું તેથી કોઈપણ સામાન્ય એન્ટેના માટે આ સાચું છે તેથી Ae max કંઈ નથી પરંતુ લેમ્બડા નોટ સ્ક્વેર બાય 4 પાઈ ગુણ્યા Dmax છે હવે તમે ઘણી વખત જોશો કે તે સમય મેં તમને ગેઇન લખાયું છે તેથી તે એક ગેઇન છે તેથી આ સૂત્ર સાબિત થયું છે કે Ae max એ લેમ્બડા નોટ સ્ક્વેર 4 પાઈ એ Dmax ની જગ્યા એ છે અમે તેને ગેઇન કહી રહ્યા છીએ જો તેમાં તે કાર્યક્ષમતા શામેલ છે જેની અસર અહીં થવી જોઈએ તેથી આ એક ખૂબ જ ઉપયોગી વસ્તુ છે પરંતુ જો દેખીતી રીતે જો આ અહીં છે તો અમે માની લીધું છે કે એન્ટેના લોસલેસ છે એન્ટેના છે ત્યાં કોઈ ધ્રુવીકરણ મેળ ખાતા નથી ત્યાં કોઈ અવરોધ મેળ ખાતું નથી વગેરે જો તે ત્યાં છે જે અહીં કાર્યક્ષમતા તરીકે દર્શાવવી જોઈએ પરંતુ આ ખૂબ ઉપયોગી સબંધ છે કારણ કે જો હું કોઈપણ એન્ટેનાની ટ્રાન્સમિશન લાક્ષણિકતા જાણું છું તો તે મને એન્ટેનાની લાક્ષણિકતા શોધવા માટે સંબંધિત છે તેથી આ માર્ગ એન્ટેનાના પ્રભાવ વિસ્તાર દ્વારા છે તેથી જ તે એન્ટેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ પરિમાણ છે